આ મોડ્યુલમાં તમારું સ્વાગત છે અને અમારા લેક્ચર માટે આ મોડ્યુલમાં આપણે ફિલ્ટર્સ જોઈ રહ્યા છીએ તેથી આપણે બેન્ડ જોયું છે અને આપણે ફિલ્ટર્સ જોયા છે જે બેન્ડ પસાર કરશે અને તે બેન્ડને ફિલ્ટર કરશે તેથી આપણે લો પાસ ફિલ્ટર અને હાઈ પાસ ફિલ્ટર જોયા છે લો પાસ ફિલ્ટર્સ માટે આપણે પેસિવ ફિલ્ટર્સ જોયા છે અને આપણે હાઈ પાસ ફિલ્ટરમાં સમાન રીતે એકટીવ ફિલ્ટર્સ જોયા છે હવે ચાલો લો પાસ અને હાઈ પાસ કોમ્બિનેશન ઉપર ધ્યાન આપીએ તેથી બેન્ડ ફિલ્ટર કેટલું બરાબર છે આપણે ઓપરેશન એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને ડિઝાઇન કરી શકીએ છીએ તેથી આપણે બે પ્રકારના ફિલ્ટર્સ જોઈશું એક બેન્ડ પાસ ફિલ્ટર છે અને બીજું બેન્ડ રિજેક્ટ ફિલ્ટર્સ છે અને આપણે કેટલાક ઉદાહરણો ઉપર વિચાર કરીશું તેથી આપણે સમજી શકીએ છીએ કે આપણે આ સર્કિટને બરાબર કેવી રીતે નક્કી કરી શકીએ તેથી જો તમે સ્ક્રીન ઉપર પાછા આવો અને તમે અહીં જે જુઓ છો તે બેન્ડ પાસ ફિલ્ટર યોગ્ય બેન્ડ પાસ ફિલ્ટર છે હવે બેન્ડ પાસ ફિલ્ટર અથવા તે બાબત માટેના કોઈપણ ફિલ્ટરની સૈદ્ધાંતિક લાક્ષણિકતા એ ફ્રિકવન્સીને પ્રમાણમાં પસાર કરવાની ક્ષમતા છે પ્રમાણમાં અટેન્યુએટેડ પર્ટિક્યુલર બેન્ડ ઉપર અટેન્યુએટેડ અથવા પાસ બેન્ડ તરીકે ઓળખાતી ફ્રિકવન્સીનો ફેલાવો અને સ્ટોપ બેન્ડ કહેવાતા ફ્રિકવન્સીના અન્ય બેન્ડને એટેન્યુએટ કરવાની ક્ષમતા છે આપણે આ જોયું છે તે ત્યારે છે જ્યારે તમે પાસ બેન્ડ ફ્રીક્વન્સી તરીકે ઓળખાતી ફ્રિકવન્સીના પર્ટિક્યુલર બેન્ડ માટે ફિલ્ટર ડિઝાઇન કરો છો ઇન્સિડન્ટ ફ્રિકવન્સી કે જે આપણે ઇચ્છતા નથી કે તેઓ એટેન્યુએટ થાય તેને સ્ટોપ બેન્ડ ફ્રિકવન્સી કહેવામાં આવે છે હવે સિંગલ હાઇ પાસ ફિલ્ટર સાથે સિંગલ લો પાસ ફિલ્ટરને કાસ્કેડિંગ કરીને સરળ બેન્ડ પાસ ફિલ્ટર સરળતાથી બનાવી શકાય છે જો આપણે જાણીએ કે લો પાસ ફિલ્ટર સર્કિટ કેવી રીતે છે જો તમને ખબર હોય કે હાઈ પાસ ફિલ્ટર સર્કિટ કેટલી છે તો પછી હાઈ પાસ ફિલ્ટર સાથે લો પાસ ફિલ્ટરને કાસ્કેડિંગ કરીને આપણે બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન કરી શકીએ છીએ તેથી જો બ્લોક ડાયાગ્રામ હોય તો તે બ્લોકની શરૂઆતમાં હાઇ પાસ ફિલ્ટર હોય છે બેન્ડ પાસ ફિલ્ટર માટે આ બ્લોક ડાયાગ્રામ છે આ અમારું બેન્ડ પાસ ફિલ્ટર છે પ્રથમ બ્લોક હાઇ પાસ ફિલ્ટર છે પછી આપણે એમ્પ્લીફાય કરવું પડશે પછી લો પાસ ફિલ્ટર છે તેથી આના આ કેસ્કેડીંગના હાઈ પાસ અને લો પાસ કોમ્બિનેશનથી આપણે બેન્ડ પાસ ફિલ્ટરમાં પરિણમીશું ઇનપુટ પીક ટુ પીક તે ટર્મ ફ્રિકવન્સી છે આપણે જોઈશું કે આઉટપુટ શું છે તે કઈ ફ્રીક્વન્સી છે જે બરાબર પસાર થઈ શકે છે તેથી લો પાસ ફિલ્ટરની કટઓફ અથવા કોર્નર ફ્રીક્વન્સી કટઓફ હાઇ પાસ ફિલ્ટર કરતા વધારે છે અને માઈનસ 3 dB પોઈન્ટ ઉપર ફ્રીક્વન્સી વચ્ચેનો તફાવત આપણે બેન્ડ પાસ ફિલ્ટરની બેન્ડ પહોળાઈ બરાબર નક્કી કરીશું તો તેનો અર્થ શું છે લો ફિલ્ટરની કટઓફ અથવા કોર્નર ફ્રિકવન્સી હાઈ પાસ ફિલ્ટરની કટઓફ ફ્રિકવન્સી અને આ ફ્રિકવન્સી વચ્ચેના તફાવત કરતાં વધારે છે તેનો અર્થ એ કે જો હું લો પાસ ફિલ્ટરની કટઓફ ફ્રિકવન્સી અને હાઈ પાસ ફિલ્ટરની કટઓફ ફ્રિકવન્સી બરાબર દોરું તો તેની વચ્ચેનો તફાવત લખો તેનો અર્થ એ કે આ તે તફાવત છે જે બેન્ડ છે જેને પસાર થવા દેવામાં આવશે તો આ પાસ બેન્ડ છે અને આ વાક્ય દ્વારા તેનો અર્થ થાય છે કે આ સ્ટોપ બેન્ડ છે આ પણ સ્ટોપ બેન્ડ છે લો પાસ ફિલ્ટરની કટઓફ ફ્રીક્વન્સી અથવા કોર્નર ફ્રીક્વન્સી હાઇ પાસ ફિલ્ટરની કટઓફ ફ્રીક્વન્સી કરતાં વધારે છે તેથી જો લો પાસ ફિલ્ટર માટે આ મારી કટઓફ ફ્રિકવન્સી છે તો આ મારા પાસ ફિલ્ટર માટે કટઓફ ફ્રિકવન્સી અને બે વચ્ચેના તફાવત કરતાં વધારે છે એટલે કે આ તફાવત મારા ફ્રિકવન્સીનો બેન્ડ છે જે હું ઈચ્છું છું અને તે મારું બેન્ડ પાસ ફિલ્ટર છે એક સરળ બેન્ડ પાસ ફિલ્ટર આપણે કેવી રીતે ડિઝાઇન કરી શકીએ આપણે હાઇ પાસ ફિલ્ટર સ્ટેજનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે લો પાસ ફિલ્ટર સ્ટેજનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે સ્ટોપના સ્ટેજને કાસ્કેડ કરી શકીએ છીએ તો તમે અહીં જુઓ કે અમારી પાસે કેપેસિટર અને રઝિસ્ટર છે આ અમારું હાઇ પાસ સ્ટેજ છે હું કેપેસિટર ઉપર સિગ્નલ એપ્લાય કરું છું અને તમે જાણો છો કે હાઈ પાસ ફિલ્ટર કેવી રીતે ફંકશન કરે છે હાઈ પાસ ફિલ્ટરનું આ આઉટપુટ લો પાસ ફિલ્ટરને આપવામાં આવે છે અને આમ શું થશે આ કિસ્સામાં હાઈ પાસ ફિલ્ટરમાં તમારી પાસે ફ્રિકવન્સીનો બેન્ડ હોઈ શકે છે જે આ f L માંથી પસાર થશે લો પાસ ફિલ્ટરના કિસ્સામાં ફ્રિકવન્સીનો બેન્ડ હશે જે આ ફ્રીક્વન્સીથી નીચે પસાર થશે એટલે કે આ એક રાઈટ ધ બેન્ડ ઓલરાઈટ છે તેથી જો હું સ્ટોપને મર્જ કરું જો હું સ્ટોપને કાસ્કેડ કરું તો મારી પાસે શું હશે મારી પાસે મારું બેન્ડ પાસ ફિલ્ટર છે ઇન્ડિવિડ્યુઅલ લો પાસ અને હાઈ પાસ ફિલ્ટર્સના આ કેસ્કેડીંગ સાથે લો Q ફેક્ટર પ્રકારનું ફિલ્ટર સર્કિટ ઉત્પન્ન થાય છે જે વિશાળ પાસ બેન્ડ ધરાવે છે બેન્ડ પાસ ફિલ્ટરને સમજવા માટે ખૂબ જ સરળ છે એકવાર તમે જાણો છો કે લો પાસ અને હાઇ પાસ ફિલ્ટર કેવી રીતે કામ કરે છે તેથી આપણે આ એક્સપેરિમેન્ટ કરીશું જેને સિમુલિન્ક પણ કહેવાય છે આપણે સૉફ્ટવેર સાથે સિમ્યુલેશન યોગ્ય રીતે કરીશું અને આપણે જોઈશું કે આપણે સિમ્યુલિંકનો ઉપયોગ કરીને સર્કિટ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ અને આપણે આ પોઇન્ટ કેવી રીતે મેળવી શકીએ બેન્ડ પાસ ફિલ્ટર માટે આ પ્લોટ મેળવી શકીએ આ આપણે એક્સપેરિમેન્ટલ ભાગમાં કરીશું જ્યારે આપણે ફિલ્ટર્સ ડિઝાઇન કરવા માટે એક્સપેરિમેન્ટો કરીશું ત્યારે આપણે જોઈશું કે આપણે બેન્ડ પાસ ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ સામાન્ય રીતે આપણે જોઈશું કે આપણે લાઇબ્રેરીમાંથી સ્ત્રોત કેવી રીતે મેળવી શકીએ આપણે કેપેસિટર કેવી રીતે પસંદ કરી શકીએ આપણે કેપેસિટરના ડિફરન્ટ મૂલ્યોને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ આપણે રઝિસ્ટર્સને કેવી રીતે વ્યાખ્યાયિત અને તોડી શકીએ મેં આ રઝિસ્ટર્સને ફરીથી કનેક્ટ કર્યા છે આપણે કેવી રીતે આ કેપેસિટરને કનેક્ટ કરી શકીએ છીએ આપણે લાઈબ્રેરીમાંથી ગ્રાઉન્ડ કેવી રીતે પસંદ કરી શકીએ છીએ અને કઈ રીતે આપણે આઉટપુટ વોલ્ટેજ જોવા માંગીએ છીએ જ્યારે આપણે આ વસ્તુને ડિઝાઇન કરીએ છીએ અને આપણે પંદર વોલ્ટની પીક ટુ પીક ઉપર લગાવીએ છીએ f એ સડન ફ્રિકવન્સી છે જે આપણે પસંદ કર્યું છે અને આપણે સમજવું પડશે કે બે પાસની આસપાસની ફ્રિકવન્સીનો બેન્ડ શું છે આપણે તે જોઈ શકીશું આપણે જે પણ ફ્રિકવન્સી પસંદ કર્યું છે તે 3 dB જે અમને મળ્યું છે તેથી તે આ રીતે કર્વ હશે જે પસાર થઈ શકે છે અને તેથી જ બેન્ડ પસાર થતો નથી આમ તે બેન્ડ પાસ ફિલ્ટર છે તેથી ચાલો આપણે બે કિલો હર્ટ્ઝની ઓછી કટઓફ ફ્રિકવન્સી સાથે બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇનને સરળ બનાવવા માટે એક ઉદાહરણ લઈએ અને બીટા રઝિસ્ટર વેલ્યુ 10 કિલો હર્ટ્ઝ કેપેસિટર વેલ્યુ 5 પીકો ફેરાડ છે તેથી જે fL આપવામાં આવ્યું છે તે યોગ્ય fH આપવામાં આવ્યું છે જુઓ fL આપેલ છે fH આપેલ છે આ તમારો fL છે આ તમારો fH છે હવે તમને R આપવામાં આવ્યું છે અહીં એક રઝિસ્ટર છે અમને c આપવામાં આવ્યું છે જે અહીં બરાબર છે તેથી આપણે જાણીએ છીએ કે f બરાબર છે

તો ચાલો બીજી એક સમસ્યા લઈએ ચાલો આપણે એક વધારે સમસ્યા સોલ્વ કરીએ બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન કરીએ કે વસ્તુઓ મૂકવાની વિવિધ રીતોનો ઉપયોગ કરીને fo બરાબર 2 કિલો હર્ટ્ઝ છે કેટલાક લોકો fc કહે છે fL કહે છે fH કેટલાક કહે છે કે કોઈ વાંધો નથી તેના વિશે ચિંતા કરશો નહીં અને આ પ્રકારની શરતો સાથે ક્યારેય મૂંઝવણમાં ન આવશો તેથી આપણે fo2 કિલો હર્ટ્ઝ ગુણવત્તા પરિબળ 20 c બરાબર 1 માઇક્રોફેરાડ આ કિસ્સામાં સેન્ટ્રલ ફ્રિકવન્સી fo છે તો fo શું છે

હવે એકવાર આપણે જોયું કે બેન્ડ પાસ ફિલ્ટરને કેવી રીતે ડિઝાઇન કરી શકાય છે ચાલો જોઈએ કે બેન્ડ સ્ટોપ ફિલ્ટરને કેવી રીતે ડિઝાઇન કરી શકાય છે અને બેન્ડ સ્ટોપ ફિલ્ટર્સ શું છે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર્સ શું છે તેથી તમે અહીં પ્લોટ જોશો જો તમે પ્લોટ જોશો તો તમે જે જુઓ છો તે આ છે બેન્ડ જે ટોપનું બેન્ડ છે આ પાસ બેન્ડ છે તેથી આ ખરેખર આઇડીઅલ છે તમને આના જેવું કંઈક મળશે આ બેન્ડ સ્ટોપ ફિલ્ટર માટે રિસ્પોન્સ પ્લોટ માટે પ્લોટ છે તેનો અર્થ એ છે કે એવી ફ્રિકવન્સી કે જે આપણને ફ્રિકવન્સીના બેન્ડની જરૂર નથી અમને જરૂરી છે કે આપણે પ્રેશર એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને ફિલ્ટર ડિઝાઇન કરીને તેને રોકી શકીએ આકૃતિ બેન્ડ સ્ટોપ ફિલ્ટરનો આઇડીઅલ ફ્રિકવન્સી રિસ્પોન્સ દર્શાવે છે જેમાં બેન્ડ સ્ટોપ ફિલ્ટર લો પાસ અને હાઈ પાસ ફિલ્ટર્સના કોમ્બિનેશન દ્વારા રચાય છે તેથી બેન્ડ સ્ટોપ ફિલ્ટર્સ ફરીથી ડિઝાઇન કરી શકાય છે અથવા લો પાસ અને હાઇ પાસ ફિલ્ટરનો ઉપયોગ કરીને બનાવી શકાય છે બેન્ડ પાસ ફિલ્ટરના કિસ્સામાં તે હાઈ પાસ હતો અને બેન્ડ સ્ટોપ લો પાસના કિસ્સામાં લો પાસ હતો અને તમે જુઓ છો તે કેસ્કેડીંગ કનેક્શનને બદલે પેરેલલ કનેક્શન સાથે હાઈ પાસ હતો તેથી બેન્ડ પાસ ફિલ્ટરના કિસ્સામાં આપણે લો પાસ ફિલ્ટર અને હાઈ પાસ ફિલ્ટરને કાસ્કેડ કરી રહ્યા હતા બેન્ડ સ્ટોપ ફિલ્ટરના કિસ્સામાં આપણે લો પાસ ફિલ્ટર અને હાઈ પાસ ફિલ્ટરને પેરેલલ જોડાણમાં જોડી રહ્યા છીએ તેથી તમને યાદ છે કે જ્યારે તમારે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર અથવા બેન્ડ સ્ટોપ ફિલ્ટર ડિઝાઇન કરવું આવશ્યક છે ત્યારે તમારે પેરેલલ કનેક્શનમાં લો પાસ અને હાઇ પાસને કનેક્ટ કરવું પડશે નામ પોતે સૂચવે છે કે તે ફ્રિકવન્સીના બેન્ડને સ્ટોપ કરશે કારણ કે તે ફ્રીક્વન્સીને દૂર કરે છે તેને બેન્ડ એલિમિનેશન ફિલ્ટર અથવા બેન્ડ રિજેક્ટ ફિલ્ટર અથવા તમે જુઓ છો તે નોઇઝ ફિલ્ટર પણ કહેવાય છે તેથી તેના ઘણા નામો છે ચાલો આપણે નામો શું છે તે લખીએ બેન્ડ સ્ટોપ ફિલ્ટર બેન્ડ રિજેક્ટ ફિલ્ટર બેન્ડ એલિમિનેશન ફિલ્ટર જેને નોચ ફિલ્ટર પણ કહેવાય છે તમે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર બેન્ડ સ્ટોપ બેન્ડ રિજેક્ટ બેન્ડ એલિમિનેશન બેન્ડ નોચ ફિલ્ટર માટે ચાર અલગ અલગ નામો જુઓ છો તેથી તમારી પરીક્ષામાં કોઈપણ ઈકવેશન આવે અથવા તમારા ઇન્ટરવ્યુમાં કોઈપણ ઈકવેશન આવે તો તમે જવાબ આપી શકો છો કે હા આપણે બધા આ ફિલ્ટરને જાણીએ છીએ કારણ કે આ તમામ ફિલ્ટર એક જ ફિલ્ટર છે જે મારું બેન્ડ રિજેક્ટ ફિલ્ટર છે તેથી તેને ઘણા નામોથી બોલાવવામાં આવે છે તેને ઘણા નામોથી ઓળખવામાં આવે છે જે ઓપ એમ્પને સમજવામાં ખૂબ જ સરળ છે અને તે એપ્લિકેશન છે કે નહીં તેથી બેન્ડ સ્ટોપ ફિલ્ટર પેરેલલ કનેક્શનમાં લો પાસ અને હાઈ પાસના કોમ્બિનેશન દ્વારા રચાય છે તે ફ્રિક્વન્સીના બેન્ડને સ્ટોપ કરશે તેને બેન્ડ રિજેક્ટ નોચ અથવા બેન્ડ એલિમિનેશન પણ કહેવામાં આવે છે આપણે જાણીએ છીએ કે હાઈ પાસ અને લો પાસ ફિલ્ટર બેન્ડથી વિપરીત પાસ અને બેન્ડ સ્ટોપ ફિલ્ટરમાં બે કટઓફ ફ્રીક્વન્સી હોય છે અહીં 1 જુઓ અહીં બેન્ડ પાસ ફિલ્ટરમાં 2 સમાન રીતો છે અમારી પાસે 1 હતું અને અમારી પાસે 2 હતું અને આ સ્ટોપ બેન્ડ હતું આ સ્ટોપ બેન્ડ હતું આ પાસ બેન્ડ હતું તમારે PBS SP SP લખવાની જરૂર નથી તમારે સ્ટોપ બેન્ડ લખવું પડશે તમારે પાસ બેન્ડ લખવું પડશે તમારે ગેઇન લખવું પડશે તમે એક્સિસ ઉપર શું લખો છો તે ખૂબ મહત્વનું છે તમે પણ જાણો છો કે તે સ્પષ્ટ છે કે જ્યારે તમે ગ્રાફ બનાવતા હો ત્યારે તમે જે ફ્રિકવન્સીનો ઉલ્લેખ કરો છો તમારો y એક્સિસ શું છે તમારી x એક્સિસ શું છે તમારે પૂર્ણ ફોર્મ પાસ બેન્ડ લખવું પડશે તમારે પૂર્ણ ફોર્મ સ્ટોપ બેન્ડ લખવું પડશે તેથી જ્યારે પણ તમે પરીક્ષામાં અથવા તમારા ક્લાસમાં અથવા તમારા ઇન્ટરવ્યુમાં બતાવો છો જો તેને પૂછવામાં આવે તો કૃપા કરીને બધું યોગ્ય રીતે લખો હવે તેની પાસે બે કટઓફ ફ્રીક્વન્સી છે જ્યારે અમારી પાસે બેન્ડ પાસ અને બેન્ડ રિજેક્ટ ફિલ્ટર છે તમે ફ્રિકવન્સીની સિરીઝ ઉપર અને નીચે પસાર કરશો જેની કટઓફ ફ્રીક્વન્સી સર્કિટ ડિઝાઇનમાં ઘટકોના મૂલ્યના આધારે પૂર્વનિર્ધારિત છે તેથી તેનો અર્થ શું છે અહીં આ કિસ્સામાં તે fL ની નીચેની તમામ ફ્રિકવન્સી અને fH થી ઉપરની તમામ ફ્રીક્વન્સીને પસાર કરશે તે માત્ર fL અને fH વચ્ચેની ફ્રીક્વન્સીને જ રોકશે તેનો અર્થ એ કે ફ્રિકવન્સીના આ બેન્ડને તે પસાર થવા દેશે નહીં હવે આ બે કટઓફ ફ્રીક્વન્સી વચ્ચેની કોઈપણ ફ્રીક્વન્સી એટેન્યુએટેડ છે એટલે કે તે સ્ટોપ થઈ ગઈ છે તેમાં બે પાસ બેન્ડ અને એક સ્ટોપ બેન્ડ છે બેન્ડ પાસ ફિલ્ટરની આઇડીઅલ લાક્ષણિકતાઓ નીચે દર્શાવેલ છે તેથી તે બેન્ડ પાસ ન હોઈ શકે પરંતુ આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બેન્ડ રિજેક્ટ ફિલ્ટર હોઈ શકે છે તેથી બેન્ડ રિજેક્ટ ફિલ્ટર બેન્ડ રિજેક્ટ ફિલ્ટરમાં બેન્ડ પાસ ફિલ્ટરમાં આપણે શું જોયું છે આપણે મૂળભૂત RC લો પાસ ફિલ્ટરને RC હાઇ પાસ ફિલ્ટર સાથે જોડીને એક સરળ ફિલ્ટર બનાવવા માટે જોયું છે જે બે કટઓફ ફ્રીક્વન્સીની સ્ટોપને બાજુએ ફ્રિકવન્સીના બેન્ડને પસાર કરશે બેન્ડ પાસ ફિલ્ટરના કિસ્સામાં આ આંકડાઓ છે આપણે આ RC ફિલ્ટરને અન્ય પ્રકારનું ફિલ્ટર બનાવવા માટે પણ જોડી શકીએ છીએ જે બે કટઓફ ફ્રિકવન્સી વચ્ચે આપેલ બેન્ડ ફ્રિકવન્સીને બ્લોક કરી શકે છે અથવા ગંભીર રીતે ઓછી કરી શકે છે અને તેને તમારું બેન્ડ રિજેક્ટ અથવા બેન્ડ સ્ટોપ કહેવામાં આવે છે પછી શું તમે અહીં જુઓ છો કે તમે પાસ બેન્ડ જુઓ છો સ્ટોપ બેન્ડ ગેઇન V આઉટ દ્વારા આપવામાં આવે છે અને V આપણી પાસે ડેસિબલ્સમાં છે અને આપણી પાસે ફ્રીક્વન્સી છે જો તે લોગેરિથમિક સ્કેલ છે તો આપણે લખવું જોઈએ કે તે લોગ છે જો તે નથી તો તે હર્ટ્ઝ તરીકે લખશે બેન્ડવિડ્થ fH fL છે આ તમારી સેન્ટ્રલ ફ્રિકવન્સી છે તેથી જો આ સ્ટોપ બેન્ડ અન્ય તમામ બેન્ડને પસાર કરતી વખતે ફ્રિકવન્સીની ખૂબ જ નાની સિરીઝમાં ખૂબ જ સાંકડો અથવા અત્યંત એટેન્યુએટેડ હોય તો તેને બેન્ડ નોચ ફિલ્ટર તરીકે વધારે ઓળખવામાં આવે છે તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે જો આ બેન્ડવિડ્થ હોવાને બદલે જો મારી પાસે ખૂબ જ સાંકડી બેન્ડનો ઉપયોગ કરીને આ ખૂબ જ સાંકડી બેન્ડ હોય પછી તેને બેન્ડ નોચ ફિલ્ટર કહેવામાં આવે છે આ એટલા માટે છે કારણ કે ફ્રિકવન્સી રિસ્પોન્સ હાઈ પસંદગી સાથે ઊંડો નોચ હતો ફ્રિકવન્સીનો માત્ર તે જ નાનો બેન્ડ સ્ટોપ થાય છે અને તે ઊંડા નોચ જેવો દેખાય છે અને તેથી જ તેને બેન્ડ નોચ ફિલ્ટર કહેવામાં આવે છે એક લાક્ષણિક બેન્ડ રિજેક્ટ ફિલ્ટર રિસ્પોન્સ અહીં બરાબર બતાવવામાં આવ્યો છે જે આ આકૃતિમાં દર્શાવેલ છે હવે ચાલો આગળ જોઈએ આ ફિલ્ટર લાક્ષણિકતાઓનું પરિવર્તન સરળતાથી અમલમાં મૂકી શકાય છે કારણ કે આપણે અહીં જોઈ શકીએ છીએ તેથી આપણે જોઈએ છીએ કે આ બેન્ડ પાસ બેન્ડ સ્ટોપ રિસ્પોન્સ લો પાસ રિસ્પોન્સ હાઈ પાસ રિસ્પોન્સ છે અને અહીં આ સેન્ટર ફ્રીક્વન્સી છે આ તે બેન્ડ હશે જેને રિજેક્ટ કરવામાં આવે છે તેથી આ સરળતાથી દોરી શકાય છે મારી પાસે લો પાસ ફિલ્ટર છે લો પાસ એકટીવ ફિલ્ટર મને ફક્ત આ પોઇન્ટને સાફ કરવા દો મારી પાસે આ લો પાસ એકટીવ ફિલ્ટર છે મારી પાસે હાઈ પાસ એકટીવ ફિલ્ટર છે મારી પાસે સમિંગ એમ્પ્લીફાયર છે આપણે ઓપ એમ્પને એક સમિંગ એમ્પ્લીફાયર તરીકે જોયો છે જે તમે અહીં R આઉટપુટ વોલ્ટેજને ફેડ જુઓ છો જે V1 R1 V2 R2 જેવું છે આ આઉટપુટ RFRF છે આ એક RFV1R1 V2R2 બરાબર આ તે છે જે આપણે Vin માં જોયું છે તેથી તે મારું Vout હશે તેથી આપણે લો પાસ અને હાઈ પાસ એક્ટિવ ફિલ્ટર જોયા છે જ્યારે હું લો પાસ અને હાઈ પાસ એક્ટિવ ફિલ્ટરને પેરેલલ કનેક્શનમાં કનેક્ટ કરું છું કારણ કે તમે સમરમાં જોઈ શકો છો જે તમે અહીં જોઈ શકો છો અને તમારી પાસે પીક ટુ પીક વોલ્ટેજ સાથે અને પર્ટિક્યુલર ફ્રિકવન્સી સાથે ઇનપુટ વોલ્ટેજ છે અને આપણે રઝિસ્ટરના વિવિધ મૂલ્યો પસંદ કરીને નોચ ફિલ્ટર અથવા બેન્ડ રિજેક્ટ ફિલ્ટર ડિઝાઇન કરી શકીએ છીએ તેથી રઝિસ્ટન્સ અને કેપેસિટીન્સ એટલેકે આ ફિલ્ટર લાક્ષણિકતાઓના રૂપાંતરણનો અમલ સિંગલ લો પાસ અને હાઇ પાસ ફિલ્ટર સર્કિટનો ઉપયોગ કરીને નોન ઇન્વર્ટિંગ વોલ્ટેજ ફોલોઅર દ્વારા કરી શકાય છે આ બે ફિલ્ટર સર્કિટમાંથી આઉટપુટ ત્રીજા ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને સમાવવામાં આવે છે જેને વોલ્ટેજ સમર કહેવાય છે જે તમે અહીં જોઈ શકો છો બેન્ડ સ્ટોપ ફિલ્ટર ડિઝાઇનમાં ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ અમને વોલ્ટેજ ગેઇનને રજૂ કરવાની મંજૂરી પણ આપે છે તેથી આપણે હવે એમ્પ્લીફાયરનો ઉપયોગ કર્યો છે આપણે સિગ્નલને પણ એમ્પ્લીફાય કરી શકીએ છીએ અને આપણે વોલ્ટેજને સુધારી અથવા મેળવી શકીએ છીએ આપણે વોલ્ટેજ ગેઇન પણ રજૂ કરી શકીએ છીએ બે નોન ઇન્વર્ટિંગ વોલ્ટેજ ફોલોઅર્સમાં A f બરાબર 1 પ્લસના ગેઇન સાથે સરળતાથી મૂળભૂત ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરમાં રૂપાંતરિત કરી શકાય છે તેથી તમે જુઓ છો કે આ એક એમ્પ્લીફાયર છે આ એમ્પ્લીફાયર છે તે કંઈ નથી પરંતુ યુનિટી ગેઈન એમ્પ્લીફાયર છે આ યુનિટી ગેઈન એમ્પ્લીફાયરને આપણે નોન ઈન્વર્ટીંગ એમ્પ્લીફાયરમાં રૂપાંતરિત કરી શકીએ છીએ અને આપણે અત્યારે વોલ્ટેજ ગેઈન દાખલ કરી શકીએ છીએ હવે આ બંને એમ્પ્લીફાયર અથવા વોલ્ટેજ ફોલોઅર છે આ મારું લો પાસ ફિલ્ટર છે આ મારું હાઇ પાસ ફિલ્ટર છે પરંતુ આ વોલ્ટેજ ફોલોઅરને બદલે માત્ર વોલ્ટેજ ફોલોઅર છે જો હું નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરું અથવા જો ઇનવર્ટિંગ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરું તો તે સરળતાથી ગેઇન દ્વારા ટ્યુન કરી શકાય છે આમ અમને બેન્ડ સ્ટોપ ફિલ્ટરની જરૂર પડે છે કે તે માઈનસ 3 dB કટઓફ ફ્રિકવન્સી હોય કહો કે 1 કિલો હર્ટ્ઝ અને 10 કિલો હર્ટ્ઝ માઈનસ 10 dB નો સ્ટોપ બેન્ડ ગેઈન છે વચ્ચે તમે સરળતાથી લો પાસ ફિલ્ટર અને હાઈ પાસ ફિલ્ટર ડિઝાઇન કરી શકો છો આ ફ્રિકવન્સી આવશ્યકતાઓ સાથે અને વિશાળ બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન બનાવવા માટે તેમને એકસાથે કાસ્કેડ કરો એવી જ રીતે જો હું તેમને પેરેલલ સ્વરૂપમાં કાસ્કેડ કરું તો હું બેન્ડ રિજેક્ટ ડિઝાઇન બનાવી શકું છું તેથી ચાલો હવે 400 હર્ટ્ઝ નીચી કટઓફ ફ્રિકવન્સી સાથે મૂળભૂત વાઈડ બેન્ડ RC બેન્ડ સ્ટોપ ફિલ્ટર ડિઝાઇન કરીએ તો fL400 હર્ટ્ઝ fH 2 કિલો હર્ટ્ઝ ગેઇન 2 શું તમે આ ફોર્મ્યુલા જાણો છો તેથી fH 12πR1C1 છે તેથી અમને 400 હર્ટ્ઝ મળશે અમારી પાસે પહેલેથી જ 400 હર્ટ્ઝ છે તેથી R1 કંઈ નહીં પણ 4 કિલો ઓહ્મ હશે હવે એવી જ રીતે fL 12πR2C2 છે તેથી આપણે પહેલાથી જ જાણીએ છીએ કે fL 2 કિલો હર્ટ્ઝ અથવા 2000 હર્ટ્ઝની બરાબર છે તેથી R2 કંઈ નહીં પણ 800 ઓહ્મ હશે તેથી અમને R1 નું મૂલ્ય મળ્યું છે અમને R2 નું મૂલ્ય મળ્યું છે આપણે C1 નું મૂલ્ય પહેલેથી જ જાણીએ છીએ આપણે C2 નું મૂલ્ય પહેલેથી જ જાણીએ છીએ શું તમે તે જાણો છો હા તમે તેને C1 C2 જાણો છો પછી તમે જોશો કે જો હું C1 અને C2 નું મૂલ્ય રાખું છું તો હું જાણું છું કે હવે હું આખરે R1 અને R2 નું કરી શકું છું અને તમે fH અને fL જાણો છો તો હું બેન્ડ સ્ટોપ ફિલ્ટર ડિઝાઇન કરી શકું છું તો હવે આગળ શું આપવામાં આવે છે આગળ આપવામાં આવે છે કે ગેઇન 2 છે તો ચાલો હું બેન્ડ રિજેક્ટ ફિલ્ટરને નોન ઇન્વર્ટિંગ એમ્પ્લીફાયર સાથે ડિઝાઇન કરું છું તેથી ગેઇન 1RfRi RfRI2 હશે તેથી RfRI 1 અથવા RfRI Rf Ri Ri 10 કિલો ઓહ્મ છે જો RI10 કિલો ઓહ્મ અને Rf 10 કિલો ઓહ્મ હોય તો મારી સર્કિટ સ્ક્રીન ઉપર બતાવેલ છે તેવી દેખાશે તેથી મારી પાસે Rf મારી પાસે Ri છે હું Ri ની અવેજીમાં Ri નું મૂલ્ય મૂકી શકું છું મેં C1 શોધી કાઢ્યું છે મેં C2 શોધી કાઢ્યું છે મને R1 મળ્યો છે મને R RI મળ્યો છે હું Rf ને જાણું છું હું Ri2 ને જાણું છું હું R3 ને જાણું છું હું Rf ને જાણું છું તેથી હું મારા બેન્ડ રિજેક્ટ ફિલ્ટરને બરાબર ડિઝાઇન કરી શકું છું તેથી આ રીતે હું મારા બેન્ડ રિજેક્ટ ફિલ્ટરને ડિઝાઇન કરી શકું છું તેથી હવે આપણે જે જોઈએ છીએ તે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને આપણે બેન્ડ પાસ ફિલ્ટર ડિઝાઇન કરી શકીએ છીએ આપણે બેન્ડ રિજેક્ટ ફિલ્ટરને ડિઝાઇન કરી શકીએ છીએ આપણે હાઈ પાસ ફિલ્ટર ડિઝાઇન કરી શકીએ છીએ આપણે લો પાસ ફિલ્ટર ડિઝાઇન કરી શકીએ છીએ હવે એકવાર તમે લો પાસ ફિલ્ટરને જાણ્યા પછી તમારું જીવન ખૂબ જ સરળ બની જશે કારણ કે લો પાસ અને હાઇ પાસનો ઉપયોગ અલગ અલગ કોમ્બિનેશનમાં કરવાથી આપણે અમને બેન્ડ પાસ ફિલ્ટર આપીશું અથવા આપણે અમને બેન્ડ રિજેક્ટ ફિલ્ટર આપીશું તેથી હવે આપણે એ પણ જોયું છે કે આપણે બેન્ડ પાસ માટે સર્કિટ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ છીએ આપણે બેન્ડ રિજેક્ટ માટેનું સર્કિટ જોયું છે આપણે બેન્ડ પાસ માટે કેટલીક સમસ્યાઓ સોલ્વ કરી છે અને બેન્ડ રિજેક્ટ માટે કેટલીક સમસ્યા સોલ્વ કરી છે એવી જ રીતે અગાઉના મોડ્યુલમાં તમે હાઈ પાસ માટે કેટલીક સમસ્યાઓ સોલ્વ કરી છે આપણે લો પાસ માટે કેટલીક સમસ્યા સોલ્વ કરી છે તેથી હવે ફિલ્ટર કેવી રીતે ફંકશન કરશે તે સમજવું થોડું સરળ બનશે તેથી આ લેક્ચર માટેના તમામ મોડ્યુલો ઉપર જાઓ અને હું આશા રાખું છું કે તમે ફિલ્ટર્સ કેવી રીતે ફંકશન કરશે અને આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ તે વિશે વધારે સારી રીતે સમજી શકશો તેથી હવે પછીના ક્લાસમાં આપણે ઓસીલેટરની ડીઝાઈન જોઈશું ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે અને તેમાં તમને મદદ કરવા માટે ઘણા મોડ્યુલ હશે કે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને ઓસિલેટર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ ઓસીલેટર શું છે ઓસીલેટર કયા પ્રકારના છે ઓસીલેટર સાથે કઈ સમસ્યા ઉભી થાય છે અને આપણે ઓસીલેટર કેવી રીતે ડીઝાઈન કરી શકીએ છીએ તેથી ત્યાં સુધી તમે શું કરશો તમે ફક્ત આ લેક્ચર જોઈને સમજો કે આ ફિલ્ટર્સ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને જો તમને સમજવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે પર્ટિક્યુલર પણે મને ફોરમ દ્વારા પૂછી શકો છો અને હું વહેલી તકે તમને પાછા મળવાનો પ્રયત્ન કરીશ તો તમે ધ્યાન રાખો આ વાંચો અને આનંદ કરો બાય